ક્લાઉડ કમ્પ્યુટિંગ વિષેની આપણી ચર્ચા આપણે આગળ વધારીએ આજનો આપણો વિષય છે ક્લાઉડ કમ્પ્યુટિંગ પાછળનું અર્થતંત્ર લોકો શા માટે ક્લાઉડ કમ્પ્યુટિંગ તરફ જાય છે એવું નથી કે આપણને અહીં કંઈક સદંતર નવું મળે છે પણ વિવિધ પ્રકારની એપ્લિકેશન્સ વગેરે અહીં આપણને સર્વિસ તરીકે મળે છે તો પછી એવું શું છે જેને કારણે આ વ્યવસ્થા આર્થિક રીતે શક્ય બને છે એ પ્રશ્ન હંમેશા ઉભો રહે છે કે ક્લાઉડ નો ઉપયોગ કરવાથી ફાયદો થશે કે નહીં તે કેવી રીતે નક્કી કરવું શું મારે ક્લાઉડ નો ઉપયોગ કરવો કે પછી જોઈતી એપ્લિકેશન કે સંસાધન જાતે જ ખરીદી લેવા અને આ બે વિકલ્પ વચ્ચે એટલે કે ક્લાઉડ ની વ્યવસ્થા અને ખરીદેલા સંસાધન આ બે વિકલ્પ વચ્ચે કઈ રીતે સંતુલન કરવું આપણે એવા કેટલાક પાયાના આર્થિક મુદ્દા વિશે ચર્ચા કરશું જે પરથી એ નક્કી કરી શકાય કે કયા પ્રકારના કાર્ય કે પરિસ્થિતિ માટે ક્લાઉડ નો વિકલ્પ પસંદ કરવો વધુ યોગ્ય છે જ્યારે કોઈ વ્યક્તિ કે ખાસ કરીને સંસ્થા આંશિક રીતે કે સંપૂર્ણપણે ક્લાઉડ પર સ્થળાંતર કરે છે ત્યારે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ તે આપણે જોઇશું વિષે આપણે અગાઉ જોઈ ગયા કલાઉડ ની આપણી શરૂઆતની ચર્ચામાં આપણે જોયું કે તેમાં પણ કેટલીક મર્યાદાઓ છે પણ તે છતાં પણ આ વ્યવસ્થા સારી રીતે કામ કરી રહી છે આપણું પૂરેપૂરું કામ ક્લાઉડ પર કરવું કે અમુક સમયે ક્લાઉડ નો ઉપયોગ કરવો અને બાકીના સમયે પોતાની પાસે ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરવો વગેરે જેવા મુદ્દાઓ નો આજે આપણે આર્થિક દૃષ્ટિકોણથી અભ્યાસ કરશું તો આર્થિક દ્રષ્ટિએ જોતા ક્લાઉડ ના ગુણધર્મો માંથી એક છે કોમન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રમાણભૂત સાધનો ના સમૂહ નું મલ્ટિપ્લેક્સિંગ છે મોટેભાગે આપણે પીક વર્ક લોડ એટલે કે મહત્તમ કાર્યભાર ધ્યાનમાં લઈએ છીએ એટલે કે પીક સમય પર મારે કઈ વસ્તુઓની જરૂર પડશે દાખલા તરીકે IIT Kharagpur ના કોઈ એક વિભાગમાં એક વર્ષમાં 50 બેઠક છે એટલે એક સાથે 50 વિદ્યાર્થીઓ માટે લેબ ઉભી કરવાની છે તો કુલ 50 સિસ્ટમ લેવી પડશે સાથે જ પાવર એસી વગેરેની પણ જરૂરિયાત રહેશે હવે જો કોઇ સિસ્ટમ બગડે તો તે પરિસ્થિતિમાં વધારાની બીજી ધારો કે 5 સિસ્ટમ લઈએ છીએ એવું શક્ય છે કે 50 કરતાં ઓછા વિદ્યાર્થીઓ કોર્સ માં જોડાય તો ઉપલબ્ધ 50 સિસ્ટમ અંડર યુટીલાઇઝ્ડ રહેશે લેબનો સમય બાદ કરતા બાકીના સમયે પણ સિસ્ટમ અંડર યુટીલાઇઝ્ડ રહી શકે છે તેમ છતાં આપણે મહત્તમ કાર્યભાર ધ્યાનમાં લઈએ છીએ જો હું વ્યક્તિગત સ્તર પર સિસ્ટમ નો વિચાર કરું તો હું એમ વિચારું કે કોઈ એક ચોક્કસ લેબ અસાઈનમેન્ટ સંસાધનોના કોઈ એક ચોક્કસ સ્તર ના વપરાશ પર પહોંચશે તો હું એ મુજબનું પ્રોસેસર મેમરી વગેરે લઈશ તો અહીં પણ મહત્તમ કાર્યભાર ધ્યાનમાં લેવાય છે તો હું અહીં ઘણી વસ્તુઓ કે જરૂરિયાત ના કદને વધારી ને ગણતરીમાં લઉં છું મારી પાસે જો એક સર્વર હોય જે અનેક યુઝર્સ ની એક લાઈન છે તો 24x100 એટલે કુલ લગભગ 2 4 ગીગા બાઈટ થયા પણ સ્વીચ ની અપ લિંક અને મેન્ટેનન્સ એટલે કે જાળવણી ને કારણે કુલ ખર્ચ વધે છે આમ સાધનોનું મૂલ્ય વધી જાય છે પછીનો મુદ્દો છે લોકેશન ઇન્ડિપેન્ડન્સ પ્રોપર્ટી આ સર્વિસ ની કિંમત તથા કાર્યક્ષમતાની નેટવર્ક આર્કિટેક્ચર પરની અસરો નક્કી કરતા ગુણધર્મો પુરા પાડે છે તો મારી પાસે હંમેશા ઓનલાઇન કનેક્ટિવિટી હોવી જોઈએ એટલે આ એક બીજું પાસું છે તો આમ આ વિવિધ ઘટકો આપણને જુદા જુદા પાસાઓ નો વિચાર કરવા પ્રેરે છે બીજા બે સીધા આર્થિક ઘટકો છે જેમાંથી એક છે યુટીલીટી પ્રાઇસીંગ રિસોર્સીસ પૂરા પડાય છે કે પાછા લઈ લેવાય છે અને તે સાથે સંકળાયેલ મૂલ્ય પણ અનુરૂપ રીતે બદલાય છે અહીં સર્વિસ ના બદલાવાની સાથે તેને અનુરૂપ મૂલ્ય બદલાવામાં વિલંબ થવો ન જોઈએ અને આથી આ વ્યવસ્થા ની દેખરેખમાં માનવીય સંડોવણી ઓછામાં ઓછી હોવી જોઈએ આ સાથે આપણે અહીં ઈચ્છીએ છીએ કે શું આ માળખાનું મૂલ્યાંકન થઈ શકે કે શું આ માટેનો કોઈ આર્થિક દ્રષ્ટિકોણ છે અહીં પહેલો મુદ્દો છે ઈકોનોમી ઓફ સ્કેલ છે અને બીજા પણ કેટલાક ખર્ચા જેમકે આ આખી વ્યવસ્થાની દેખરેખ કરવા માટે જોઈતા હ્યુમન રિસોર્સિસ વગેરે નો સમાવેશ થાય છે તો આપણે અહીં આ ઓવરહેડ કોસ્ટ ઘટાડવા ઈચ્છીએ છીએ જરૂરી સાધનો ખરીદવા એ એક વાત છે પણ તે પછીના વર્ષોમાં આ સાધનો ની દેખરેખ ઘણીવાર સાધન ની મૂળ કિંમત કરતા વધુ ખર્ચાળ નીવડે છે ખાસ કરીને કમ્પ્યુટિંગ ના વિશ્વમાં એક બીજી મોટી તકલીફ એ છે કે સામાન્ય રીતે 2 થી 3 વર્ષમાં અને વધુમાં વધુ 5 વર્ષમાં આ સાધનો જુના થઈ જાય છે ટેકનોલોજી જુની થઈ જાય છે અને નવા ઉપલબ્ધ ટુલ કે સોફ્ટવેર વગેરે આ સિસ્ટમ પર ઇન્સ્ટોલ કરવા આર્થિક દૃષ્ટિએ યોગ્ય નિર્ણય રહેતો નથી કારણ કે તેમની સરખામણીમાં થોડા વર્ષ જૂની સિસ્ટમ ની કાર્યક્ષમતા ઘણી ઓછી હોય છે તો જ્યારે હું એવી ધારણા પર માળખું ઊભું કરું કે બધા જ વિદ્યાર્થીઓ કોર્સ માટે રજીસ્ટર કરશે અને બધા જ વિદ્યાર્થીઓ વર્ગમાં આવશે તો માંગણીઓ નું મલ્ટીપ્લેક્સિંગ કરવાથી ઉપલબ્ધ સાધનો વધુ અસરકારક રીતે ઉપયોગમાં લઈ શકાય પછી છે એકત્ર ન કરેલા કાર્યભાર ની સરખામણીમાં ઓછી કિંમતે પુરા પડાતા સંસાધનો મલ્ટીપ્લેક્સિંગ કરવાથી જે સંસાધનો પૂરા પાડવાના છે તેની કિંમત એકત્ર ન કરેલા કાર્યભારની સરખામણીમાં ઘટાડી શકાય તો મહત્તમ જરૂરિયાત કરતાં ઓછી જરૂરિયાત માટેનું માળખું તૈયાર કરાય તે વિશે જોઈએ અહીં પણ ડિમાન્ડ કે માગણીનું મલ્ટીપ્લેક્સિંગ થી તેનું પ્રમાણ ઘટે છે કોઈ એક જ ડિમાન્ડ પર ધ્યાન આપવાને બદલે હું કોઈ પ્રકારનો શિડયુલિંગ અલ્ગોરિધમ વાપરીને અનેક ડિમાન્ડને સર્વિસ પૂરી પાડીશ અહીં સર્વિસ લેવલ એગ્રીમેન્ટ નો ઉલ્લંઘન ઘટાડી કુલ ખર્ચ ઘટાડી શકાય છે કારણ કે એસ નું ઉલ્લંઘન થાય ત્યારે વળતર ચૂકવવા નુ રહે છે આમ મહત્તમ કાર્યભાર ને આધારે તૈયાર થયેલ માળખું કે તેથી ઓછા માટે તૈયાર થયેલ માળખું બંને કિસ્સામાં વિવિધ મુદ્દાઓ સમાવિષ્ટ છે માત્ર કલાઉડ માટે જ નહીં પણ તમે જ્યારે કોઈ સર્વિસ પૂરી પાડો છો ત્યારે એક ખૂબ અગત્યનું પદ જે ધ્યાનમાં લેવાનું રહે છે તે છે વિચલન નો સહગુણક કોએફીશિયન્ટ ઑફ઼ વેરિયન્સ કે CV અહીં આપણે સહવિચલન કે covariance નહીં પણ વિચલન ના ગુણાંકની વાત કરીએ છીએ એટલે કે ડેટા ની સરેરાશ થી કેટલા વિસ્તારમાં ડેટા નું વિતરણ થયેલ છે તે કોએફીશિયન્ટ ઑફ઼ વેરિયન્સ ને વિચલન નું વિતરણ બીજી ડેટા સિરીઝ ના વિતરણ થી કેટલું અલગ છે તે આ પરથી જાણી શકાય છે એટલે કે એક ડેટા સીરીઝનો કોએફીશિયન્ટ ઑફ઼ વેરિયન્સ બીજી ડેટા સિરીઝના કોએફીશિયન્ટ ઑફ઼ વેરિયન્સ થી વધુ છે ઓછો છે કે પછી સમાન છે તે માટે નો માપદંડ મળે છે તો જો બે ડેટા સિરીઝના મધ્યક માં ખૂબ મોટો તફાવત હોય તો પણ તે બંનેની સરખામણી કરવી શક્ય બને છે તો આ બે ડેટા સિરીઝના વર્તનમાં શું ફેર હશે તેનો ખ્યાલ મને CV ના મૂલ્ય પરથી મળે છે આથી આ મૂલ્યનો ઉપયોગ રોકાણ ક્ષેત્ર માં ખૂબ મોટાપાયે થાય છે તમારા રોકાણ પર મળતા વળતર ની સામે કેટલી અસ્થિરતા કે જોખમ રહેલ છે તેનો ખ્યાલ કોએફીશિયન્ટ ઑફ઼ વેરિયન્સ તમને આપે છે એટલે કે આ CV નું મૂલ્ય તમને એ જાણકારી આપે છે કે તમારા રોકાણ પર મળતા વળતરની તમારી અપેક્ષા સાથે કેટલું જોખમ સંકળાયેલ છે આ આપણા કિસ્સામાં પણ લાગુ પડે છે જ્યારે ડેટા કે એપ્લિકેશન ને પરંપરાગત સિસ્ટમ પરથી કલાઉડ સિસ્ટમ પર ફેરવવામાં આવે ત્યારે માત્ર માળખું જ નહીં પરંતુ સર્વિસ પણ ઉપલબ્ધ હશે કે નહીં તે જોખમ સંકળાયેલ છે સર્વિસ અવેલેબલ ન હોય તેવા કિસ્સામાં હું કેટલું જોખમ લઈ શકું સરળ ભાષામાં કહીએ તો વિચલન અને સરેરાશ આ બે નો ગુણોત્તર જેટલો ઓછો એટલો તમારો રિસ્ક રિટર્ન ટ્રેડ ઑફ઼ વધુ સારો તો આ ગુણોત્તર જેટલો ઓછો તેટલું જોખમ લેવું વધુ સરળ તો અહીં મને આલેખના વળાંકમાં વધુ સ્મૂધનેસ મળશે જે અગત્યનું છે તો ડેટાના આલેખમાં ખૂબ વધારે વિચલન નો ગુણોત્તર લઈએ છીએ સ્લાઈડ માં આગલો મુદ્દો છે સ્મૂધર કર્વ આપેલ સ્ટાન્ડર્ડ ડેવિએશન માટે સરેરાશ માટે જ્યારે સરેરાશ ની કિંમત મોટી હોય ત્યારે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ની કિંમત નાની હોય ત્યારે આવતો ફેરફાર કે વિચલન ઓછું હોય છે અને આ સ્થિતિમાં વસ્તુઓ વધુ સારા અંકુશમાં રહે છે પછી છે સ્મૂધનેસ નું મહત્વ એક નિશ્ચિત સંસાધનો ધરાવતી વ્યવસ્થા જ્યારે ખૂબ વધુ વેરિયેશન કે વિચલન ધરાવતી ડિમાન્ડ ને સર્વિસ આપે ત્યારે તેને ઉપયોગમાં લેવાની અસરકારકતા ઘટી જાય છે તેની સરખામણીમાં ઓછા વિચલન વાળી ડિમાન્ડ એટલે કે સ્મૂધ ડિમાન્ડ ને સર્વિસ આપવામાં ઉપલબ્ધ સંસાધનો વધુ અસરકારક રીતે વાપરી શકાય છે ધારો કે હું કોઈ સર્વિસ પૂરી પાડું છું અને મારી પાસે 100 સિસ્ટમ છે અને મને ખબર છે કે ડિમાન્ડ ઘણે અંશે સ્મુધ છે તો હું વસ્તુઓ ની દેખરેખ વધુ સારી રીતે કરી શકું એટલે જો મારે n સિસ્ટમ રાખવાની હોય તો આ n ની યોગ્ય કિંમત નક્કી કરવી સરળ છે પણ જો તેમાં વધુ ફેરફાર આવતો હોય જેમકે અચાનક ડિમાન્ડ 100 થઈ જાય અને પાછી 10 થઈ જાય વગેરે તો આ મુશ્કેલ છે આપણા રોજિંદા જીવન નું એક ઉદાહરણ જોઈએ કોઈ એક દુકાનવાળો તેની દુકાનમાં કઈ વસ્તુઓ રાખે છે અને કેટલા પ્રમાણમાં રાખે છે તે જે તે વસ્તુની માંગ પર આધાર રાખે છે જો આ માંગણી ઘણે અંશે સમાન રહેતી હોય તો કઈ વસ્તુ નો કેટલો પુરવઠો રાખવો તે નક્કી કરવું તેના માટે સરળ છે સોમવારે ઉભી થતી માંગ મંગળવાર કરતાં અલગ હોઈ શકે કે સપ્તાહના બીજા દિવસોની માંગ શનિ રવિ કરતાં અલગ હોઈ શકે તે શક્ય છે પરંતુ આ વાત નો તેને અંદાજ હોય છે પણ જો કોઈ વસ્તુની માંગ માં થતો ફેરફાર તદ્દન આડોઅવળો કે પહેલેથી ધારણા ન કરી શકાય તેવો હોય તો તેનો યોગ્ય પુરવઠો રાખવો એ દુકાનદાર માટે અઘરું બને છે તો અહીં પણ આને સમાન પરિસ્થિતિ છે તો અલગ અલગ સ્ત્રોત પરથી આવતી ડિમાન્ડનું મલ્ટિપ્લેક્સિંગ કરવાથી કોએફિશિયન્ટ ઓફ઼ વેરિયન્સ એ લગભગ સરખા છે હવે આવે છે એકંદર માંગ પરથી આપણને nμ ની કિંમત મળે છે તે જ રીતે વેરિયન્સ નું એકંદર મૂલ્ય nσ2 થી મળે છે તો આપણે coefficient of variance ની ગણતરી કરી શકીએ જે 1nCV છે એટલે જ્યારે n વધે છે એટલે કે વધુ મલ્ટિપ્લેક્સિંગ કરું ત્યારે 1nનું મૂલ્ય ઘટે છે અને તેથી વધુ CV મળે છે એટલે કે વિચલન ઘટે છે આમ થવાથી ઓછા સંસાધનો રાખવાને કારણે થતા દંડ માં ઘટાડો આવે છે તો અહીં શું થઈ રહ્યું છે કેમારે અવેજીમાં રાખવા પડતા સંસાધનોનું પ્રમાણ ઘટાડી શકાય છે અને તે માટે કોઈ દંડ તે કાર્યક્ષમતા સાથે સમાધાન કરવા પડતા નથી આમ ન કરીએ તો પછી મને એ જાણ નથી કે 10 એકમ ની જરૂરિયાત છે કે 100 ની અને આથી મારે બેક એન્ડ પર સો એકમ ની વ્યવસ્થા રાખવી પડે 100 કાર્યભાર ની સરેરાશ લેતા દંડ 10 ટકા નીચે આવે છે 1100 મુજબ તો આમ અનેક સંસાધનોની સરેરાશ લેવાથી કાર્યભાર ઘટાડી શકાય છે પણ વિવિધ પ્રકારના કાર્યભાર નું શું વિરોધાભાસ ધરાવતી ડિમાન્ડ નો સરવાળો એક વાત છે વપરાશકર્તાઓ ના યોગ્ય વિભાગ ની પસંદગી એ બીજો અગત્યનો મુદ્દો છે એટલે હું એમ કહું છું કે મારી પાસે એક કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે હું એવા વપરાશકર્તાઓને પસંદ કરીશ જેમાંથી કેટલાક દિવસે કાર્યરત રહે છે જ્યારે કેટલાક રાતના સમયે વધુ પ્રવૃત્ત હોય છે તો આમ કરવાથી એક સમાધાનકારી રસ્તો મળે છે જો બંને જણ એક જ સમયે કામ કરે તો મહત્તમ કાર્યભાર ખૂબ વધી જશે પણ એકબીજાથી વિરુદ્ધ સમયની જરૂરીયાતો પસંદ કરો તો તે જ માળખાથી આ વસ્તુઓનો વહીવટ કરી શકું છું તો આમ વપરાશકર્તાઓનો યોગ્ય સમૂહ પસંદ કરવો એ અગત્યનું છે એકબીજા સાથે સંપૂર્ણપણે સંબંધિત ડિમાન્ડ થશે પરફેક્ટલી કોરિલેટેડ ડિમાન્ડમાં વિચલન નો સહગુણક એટલે કે કોઈ coefficient of variance અચળ રહે છે ત્રીજો મુદ્દો છે એક જ સમયે આવતી પીક એટલે કે કાર્યભારની ટોચનો જો બધી જ ડિમાન્ડ નો મહત્તમ કાર્યભાર એક સાથે આવે તો મુશ્કેલી ઉભી થાય છે જો બધા જ એક સાથે ડિમાન્ડ મોકલે તો કંજેશન થાય દાખલા તરીકે જો હું એમ કહું કે બધા જ વર્ગ એક કલાકના ગાળા પછી પૂરા થાય છે તો દર કલાકે રૂટ નેટવર્ક માટે ખૂબ મોટા પ્રમાણમાં ડિમાન્ડ આવશે એટલે જો આ રીતે એક સાથે ડિમાન્ડની પીક આવે તો એ મુશ્કેલી છે વાસ્તવિક દુનિયામાં સહિયારું આધાર માળખું અહીં મધ્યમ કદના પ્રોવાઇડર પણ ખૂબ મોટા કદના પ્રોવાઇડર જેટલું અર્થતંત્ર મેળવી શકે છે મોટા પ્રોવાઇડર માટેના કદ કે પ્રમાણ ના અર્થતંત્ર નો ડેટા મિક્સ કરવામાં આવે છે COTS એટલે કે commercial off the shelf systems નો ઉપયોગ થાય છે જ્યાં સસ્તો પાવર સપ્લાય મળે તેવું સ્થળ પસંદ કરાય છે જેમ કે જો ડેટા સેન્ટર ઉભું કરવું હોય તો એવું સ્થળ પસંદ કરાશે કે જ્યાં પાવર સપ્લાય સસ્તો હોય અને નજીકમાં હોય અર્લી એન્ટરન્ટ ઓટોમેશન ટુલ નો ઉપયોગ કરાય છે જે સામાન્ય રીતે તૃતીય પક્ષ દ્વારા થાય છે લોકેશન ઇન્ડિપેન્ડન્સ તેમાં અનેક પ્રકારના સંસાધનોનો વિશાળ સમૂહ હું વિવિધ પ્રકારના નેટવર્ક જેમકે વાયર્ડ વાયરલેસ કે સેટેલાઈટ દ્વારા મેળવી શકું છું હવે વાત કરીએ વિલંબની તો વિલંબ પણ એક અગત્યનો મુદ્દો છે હ્યુમન રિસ્પોન્સ નિષ્ફળતાનો દર વગેરે જેવા પરિબળો પર પણ આધાર રાખે છે કયા પ્રકારનો રાઉટીંગ અલગોરિધમ વાપરવામાં આવ્યો છે તે પરિબળ પણ અહીં ભાગ ભજવે છે આપણે જાણીએ છીએ કે ફાઇબરમાં લાઈટ ની ઝડપ 124 માઇલ પ્રતિ મિલીસેકન્ડ છે જો હું કંઈક સર્ચ કરી રહ્યો છું અને તે બે સેકન્ડ થી વધારે સમય લે તો હું ખુશ નહીં થાઉં કે પછી VOIP માં 200mS કરતાં વધુનો વિલંબ આવે તો VOIP પર વાત કરવી અઘરી બને છે વૈશ્વિક સ્તર ના યુઝરના સમૂહને સર્વિસ પૂરી પાડી શકાય તે માટે સર્વિસ આર્કિટેક્ચર વિશાળ પ્રદેશમાં પથરાયેલું કે વહેંચાયેલું હોય તે જરૂરી છે આમ પ્રોવાઇડર જો વૈશ્વિક સ્તરના યુઝર ના સમૂહને સર્વિસ પૂરી પાડવા ઈચ્છતો હોય તો આ માટેનું આર્કિટેક્ચર કે માળખું યોગ્ય રીતે વિતરિત થયેલું હોવું જોઈએ અને તે માટેના નિયમો કે શિષ્ટાચાર વ્યાખ્યાયિત કરવા જોઈએ અહીં કો ઓર્ડિનેશન વગેરે મુદ્દાઓ છે અને તેમની રોકાણ કરવા પર સીધી અસરો છે આ વિશેનું એક બીજું પાસું ઝડપથી જોઈએ હવે જોઈએ યુટીલીટી પ્રાઇસીંગ નું મહત્વ એટલે કે વસ્તુઓની કિંમત કેવી રીતે નક્કી થશે આ પરિબળ યુઝર ને એ નક્કી કરવામાં મદદ કરે છે કે તેના માટે પોતાના પરિસરમાં જરૂરી સાધનો વસાવવા કે કલાઉડ નો ઉપયોગ કરવો તે બે માંથી કયો વિકલ્પ આર્થિક રીતે વધુ ફાયદાકારક છે બધા મુદ્દાઓને ધ્યાનમાં લેતા ઈકોનોમી ઓફ સ્કેલ ને આધારિત અર્થતંત્ર હંમેશા અસરકારક જ હોય તે જરૂરી નથી મારી જરૂરિયાત કે માંગણીઓના પ્રકાર પર આર્થિક નિર્ણયો આધાર રાખે છે આ કાર ના ઉદાહરણ થી સમજીએ જો કાર ખરીદીએ કે લીઝ પર લઈએ તો મને 500 રૂપિયા પ્રતિદિન ની કિંમતે મળે છે જ્યારે ભાડા પર લેવામાં લગભગ 5000 રૂપિયા પ્રતિદિન મળે છે તો આર્થિક રીતે કયો વિકલ્પ પસંદ કરવો વધુ યોગ્ય છે લાંબો સમય ઉપયોગ કરવા માટે કાર ખરીદવી વધુ સારો વિકલ્પ છે પણ જો હું કારનો ઉપયોગ મહિનામાં એકાદવાર કે બે વાર કરવાનો હોઉં તો કાર ખરીદવી એ કાર ભાડા પર લેવા કરતાં મને કદાચ વધારે મોંઘુ પડે જો મારે કાર રોજીંદા વપરાશ માટે જોઈએ કે વારંવાર લાંબા અંતર માટે જોઈએ તો કાર ખરીદવી એ કદાચ વધુ સારો વિકલ્પ રહે તો આ બધું કયા પ્રકારની માગણી છે તે પર આધાર રાખે છે તો અહીં આપણે કેટલીક સરળ ગણતરી કરીએ ધારો કે મારી પાસે એક ડિમાન્ડ D કિંમત એ જ કલાઉડ ની કિંમત થશે CB ની કિંમત આપણને યુટીલીટી પ્રીમિયમ આપે છે આપણા કારના ઉદાહરણ માટે આ 5000500 એટલે 10 એ યુટીલીટી છે તો યુટીલીટી પ્રીમિયમ એ ક્લાઉડ સર્વિસ ભાગ્યા બેસલાઈન પીક ડિમાન્ડ છે P સરેરાશ ડિમાન્ડ A બેઝલાઇન યુનિટ કિંમત B અને કલાઉડ ના યુનિટી ની કિંમત C છે યુટીલીટી પ્રીમિયમ CB છે હવે ક્લાઉડ ની કુલ કિંમત આ સૂત્રથી ગણી શકાય CT 0TUxBxD હવે જો મારે ટાઈમ T માટે કુલ બેઝલાઇન કોસ્ટ ની ગણતરી કરવી હોય તો BT P BT ની ગણતરી કરીએ ત્યારે મહત્તમ ડિમાન્ડને ગણતરીમાં લેવાની રહે છે હવે જ્યારે ક્લાઉડ એ સસ્તો વિકલ્પ છે જ્યાં CT BT એટલે કે કલાઉડ ની કિંમત બેઝલાઇન ની કિંમત કરતા ઓછી છે ત્યારે કલાઉડ સસ્તું છે અહીં PA એટલે કે પીક ડિમાન્ડ ભાગ્યા સરેરાશ એ યુટીલીટી પ્રીમિયમ કરતા મોટું છે આમ જ્યારે યુટીલીટી પ્રીમિયમ એ PA ના ગુણોત્તર કરતા ઓછું હોય ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે સર્વિસ ખરીદવા કરતાં કલાઉડ નો વિકલ્પ સસ્તો હોઇ શકે છે હવે જોઈએ વાસ્તવિક દુનિયામાં યુટીલીટી પ્રાઇસીંગ વ્યવહારમાં ડિમાન્ડ ઘણીવાર ખૂબ વધારે સ્પાઇકી

પણ આ સાથે બીજા ખર્ચ ને પણ ધ્યાનમાં લેવાના રહે છે જેમકે નેટવર્ક ની કિંમત વગેરે વિવિધ ઘટકો છે આપણે ઝડપથી એક બીજું પાસું પણ જોઇશું જે છે ઓન ડિમાન્ડ સર્વિસ ની કિંમત જ્યારે તમારી પોતાની માલિકીના સંસાધનો હોય અને જો કોઈ તાત્કાલિક ડિમાન્ડ આવે અને તમારા સંસાધનો તેને પૂરી ન કરી શકે ત્યારે કોઈ જાતનો દંડ થવાની શક્યતા રહે છે જેમ કે જો મારી પાસે 100 સિસ્ટમ હોય અને જ્યારે આમાંથી માત્ર 80 કે 70 ઉપયોગમાં લેવાય ત્યારે બાકીની ઉપયોગમાં ન લેવાથી સિસ્ટમ માટે હું કિંમત ભરપાઈ કરું છું અને આ જ રીતે જ્યારે કોઈ સર્વિસ પૂરી ન પાડી શકાય ત્યારે પણ વળતર ચૂકવું છું આ દંડ કે વળતરની ગણતરી કેવી રીતે કરવી અહીં penalty cost ∝ D d જો ડિમાન્ડ ફ્લેટ હોય એટલે કે તેમાં કોઈ વધારો કે ઘટાડો ન થતો હોય તો દંડ 0 છે જો ડિમાન્ડ રેખીય હોય તો સમયાંતરે પુરી પડાતી સર્વિસ સ્વીકાર્ય છે જો ડિમાન્ડ રેખીય ન હોય તો ક્લાઉડમાં સમયાંતરે કે નિશ્ચિત સમયના અંતરાલ પર સર્વિસ પૂરી પાડવી એ મોટો પ્રશ્ન છે જો અહીં દર્શાવ્યા પ્રમાણે ડિમાન્ડ ઘાતાંકીય હોય એટલે કે D તો અહીં દન્ડ કે પેનલ્ટી એ cK1et થશે બીજી રીતે કહીએ તો અહીં દંડ ખૂબ જ ઝડપથી કે ઘાતાંકીય પ્રમાણમાં વધે છે આને પહોંચી વળવું ખૂબ જ અઘરું છે સિવાય કે તમે વધારાની જોગવાઇ રાખો પણ ઘણીવાર તે પણ મુશ્કેલ બને છે કારણકે આ જરૂરિયાત પણ ઘાતાંકીય પ્રમાણમાં વધે છે એટલે ક્યારે કયા પ્રકારની ડિમાન્ડ આવશે તે વિશે ખૂબ કાળજીપૂર્વક અભ્યાસ કરવો પડે છે અને તે મુજબ ની જોગવાઈ કરવાની રહે છે તો આના આધારે મેં એક નાનું અસાઇનમેન્ટ આપ્યું છે જે તમે તમારા અનુકૂળ સમય કરી શકો છો અને આપણા કોઈ વર્ગમાં ખાલી સમય દરમિયાન આપણે તેની ચર્ચા કરીશું અહીં જણાવ્યું છે કે કોઈ સંસ્થાને પીક કમ્પ્યુટિંગ ડિમાન્ડ 120 યુનિટ છે અને ડિમાન્ડને ટાઈમ ના ફંકશન તરીકે દર્શાવેલી છે ક્લાઉડ દ્વારા t સમય પરની ડિમાન્ડ પૂરી કરવા પુરા પડાતા સંસાધનો R દ્વારા દર્શાવેલા છે δ એ વધારાના સંસાધનો પૂરા પાડવામાં થતો વિલંબ છે એકમ સમય માટે ક્લાઉડ સંસાધન નો 1 એકમ પૂરો પાડવામાં આવતો ખર્ચ 0 તો આ પરથી પેનલ્ટી એટલે કે દંડની ગણતરી કરો અને તમારું તારણ જણાવો અહીં જોગવાઈ કરવામાં લાગતો વિલંબ ધારી લીધો છે તેમજ દંડ એ ન વપરાતા સંસાધનો માટે કરવું પડતું ભણતર તેમજ જે સર્વિસ પૂરી ન પાડી શકાય તે માટે ની ચુકવણી છે આગામી વર્ગોમાંથી કોઈમાં આપણે આની ચર્ચા કરશું તો આજે આપણે કલાઉડ ને લગતા લગતી આર્થિક બાબતોની ચર્ચા કરી તેના વિવિધ પાસાઓ કયા છે અને ક્યારે તેનો ઉપયોગ ફાયદાકારક છે તે જોયું